શુભેચ્છાઓ અને ટેલ ના મોડ્યુલ2 માં સ્વાગત છે તમારામાંથી ઘણા અથવા તમારામાંથી મોટાભાગના લોકોએ ટેલના મોડ્યુલ1 માં ભાગ લીધો હશે આ મોડ્યુલ2 છે જે મોડ્યુલ1 ને ચાલુ રાખે છે ટેલ એ એક અભ્યાસક્રમ છે જે NBA માન્યતા એન્જિનિયરની સારી લાક્ષણિકતાઓ અને તેમના અભ્યાસક્રમોની યોજના અને સંચાલન માટે શિક્ષકોને સુવિધા આપે છે ટેલ મોડ્યુલ2 યુનિટ 1 આપણે એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સ એનબીએ માન્યતા અને એન્જિનિયરિંગઅભ્યાસક્રમો જોવા જઈ રહ્યા છીએ એન્જિનિયરિંગ શિક્ષકો તરીકે તમે બધા તેનાથી પરિચિત છો પરંતુ આપણે ચોક્કસ ક્રમમાં તેને જોવા માટે થોડો સમય પસાર કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે કેટલીક પરિભાષાઓ તાજેતરની છે અને વિવિધ વિદ્યાશાખા ના સભ્યો અલગ અલગ બાબતોનો અર્થ કરવા માટે આ શબ્દોનો ઉપયોગ કરી શકે છે ટેલ શું કરે છે ટેલ બધા ચાર મોડ્યુલો સાથે ગ્રેજ્યુએશન સમયે તેમના વિદ્યાર્થીઓને સારા એન્જિનિયર બનવા માટે ઇજનેરી કાર્યક્રમોમાં શિક્ષકોને સક્ષમ બનાવવાનો ઉદ્દેશ છે તેથી તે સેકન્ડ ઓર્ડર ઇનપુટ પ્રકારની વસ્તુ છે આ કોર્સશિક્ષકોને સક્ષમ બનાવે છે જે બદલામાં તેમના વિદ્યાર્થીઓને સારા એન્જિનિયર બનવા માટે સુવિધા આપી શકે છે આ કોર્સ ચાર મોડ્યુલતરીકે આપવામાં આવે છે એક શીખવાના પરિણામો જોઈ રહ્યા છે બીજો એક કોર્સ ડિઝાઇન છે ત્રીજું સૂચના છે અને ચોથું મોડ્યુલમાન્યતા છે NPTEL ફોર્મેટ મુજબ દરેક મોડ્યુલએક ક્રેડિટ બનાવે છે દરેક મોડ્યુલલગભગ અડધા કલાકના વિડીયો પ્રવચનના 20 એકમો તરીકે પણ આપવામાં આવે છે દરેક એકમમાં કસરતોનો સમૂહ હશે અને દર અઠવાડિયે એક સોંપણીઅથવા ક્વિઝ હશે અલબત્ત અંતે તમે બધા એક પરીક્ષા લખી રહ્યા છો જે ગ્રેડ અને પ્રમાણપત્રના પુરસ્કાર તરફ દોરી જવી જોઈએ ચાલો આપણે ટેલનું માળખું જોઈએ જે આપણે મોડ્યુલ 1 માં પ્રસ્તુત કર્યું છે તે જ માળખું અહીં પુનરાવર્તિત થાય છે ટેલ ચાર મોડ્યુલો છે જેમ આપણે ઉલ્લેખ કર્યો છે મોડ્યુલ1 શીખવાના પરિણામો સાથે સંબંધિત છે અને તેને અન્યથા પરિણામ આધારિત શિક્ષણ કહેવામાં આવે છે આપણે જોઈશું કે આપણે બરાબર શું સમીક્ષા કરી છે જે આપણે હાલમાં જોઈશું મોડ્યુલ2 કોર્સ ડિઝાઇન સાથે સંબંધિત છે તે દરેક શિક્ષકે તેમના અભ્યાસક્રમ સાથે કરવાનું રહેશે અને જો હું મારો અભ્યાસક્રમ સારી રીતે ડિઝાઇન કરું તો કદાચ મારા વિદ્યાર્થીઓ વધુ સારી રીતે શીખશે આ કોર્સની ડિઝાઇન ADDIE ના માળખામાં પ્રસ્તુત કરવામાં આવી છે જેને આપણે મોડ્યુલ2 ના પછીના એકમોમાં વિસ્તૃત કરીશું મોડ્યુલ3 માં આપણે સૂચના જોઈશું તમારે તમારી સૂચનાનું આયોજન કેવી રીતે કરવું જોઈએ જેનો અર્થ થાય છે વિદ્યાર્થીઓના શીખવાના અનુભવોનું આયોજન અને ક્રમ આપણે સંબંધિત સિદ્ધાંતો અને તે કેવી રીતે રજૂ કરી શકાય તે વિશે વાત કરીશું મોડ્યુલ4 માન્યતા છે આજના દિવસોમાં દરેક એન્જિનિયરિંગ પ્રોગ્રામ જરૂરી નથી પરંતુ તેમાંના મોટાભાગના એનબીએ માન્યતા માટે જાય છે અને એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સ ઓફર કરતી દરેક એન્જિનિયરિંગ કોલેજ અથવા દરેક સંસ્થા એનએએસી માન્યતા માટે જાય છે ચોથા મોડ્યુલમાં આપણે માન્યતા પ્રક્રિયાઓ જોઈશું તમામ પરિભાષાઓ ટેલ મોડ્યુલ1 માં જે કરવામાં આવ્યું છે તેની તમામ કસરતો ટેલ મોડ્યુલ2 ની પૂર્વજરૂરીયાતો છે તેથી આપણે ટેલ મોડ્યુલ1 માં જે સંબોધવામાં આવ્યું છે તેમાંથી વધુનું પુનરાવર્તન કરવા જઈ રહ્યા નથી મોડ્યુલ1 માં આપણે પ્રકૃતિને સમજીએ છીએ પરિણામ આધારિત શિક્ષણ ઉદ્દેશો અને એન્જિનિયરિંગમાં અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામના પરિણામો મુજબ રાષ્ટ્રીય માન્યતા બોર્ડ દ્વારા જરૂરી કારણ કે અમારું માળખું હંમેશા એનબીએ માન્યતા માળખું અથવા માર્ગદર્શિકા દ્વારા આપવામાં આવે છે અથવા એઆઈસીટીઈ દ્વારા પ્રદાન કરવામાં આવેલું માળખું અને તેથી વધુ છે અને આપણે એન્ડરસન બ્લૂમ વિન્સેન્ટી વર્ગીકરણ અને શીખવાના ત્રણ ડોમેન્સ એટલે કે જોગ્નાત્મક લાગણીશીલ અને શીખવાના સાયકોમોટર ડોમેન્સને પણ સમજ્યા આપણે ત્રણ ડોમેન્સની વિશેષતાઓ અને ખાસ કરીને એન્ડરસન બ્લૂમ વિન્સેન્ટી વર્ગીકરણના જોગ્નાત્મક ક્ષેત્રમાં સમજ્યા આપણે એન્જિનિયરિંગપ્રોગ્રામના અભ્યાસક્રમના પરિણામો પણ લખ્યા છે જે પ્રોગ્રામ પરિણામો અને પ્રોગ્રામ વિશિષ્ટ પરિણામોના સબસેટને સંબોધિત કરે છે તેથી મોડ્યુલ1 ના અંતે આપણે ફક્ત અભ્યાસક્રમના પરિણામો જ લખ્યા નથી પરંતુ તે કેવી રીતે લખવું તેમજ આ પરિણામોની પ્રાપ્તિ કેવી રીતે માપવી તે પણ લખ્યા છે ટેલ ના મોડ્યુલ2 3 અને 4 ના અંતે જે વિદ્યાર્થીઓ મોટેભાગે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને શિક્ષકોની ઈચ્છા ધરાવે છે તેઓ ADDIE ના ઇન્સ્ટ્રક્શનલ ડિઝાઇન ફ્રેમવર્કમાં એન્જિનિયરિંગ પ્રોગ્રામમાં કોર્સ ડિઝાઇન કરી શકશે આપણે મોડ્યુલ2 માં ADDIE ના માળખા વિશે વિસ્તૃત કરીશું અને ડિઝાઇન આકારણી પણ કરીશું જે અભ્યાસક્રમના પરિણામો સાથે સારી ગોઠવણીમાં છે મોડ્યુલ2 માં આપણે ADDIE ને જોઈશું તેમાં પાંચ તબક્કા છે વિશ્લેષણ ડિઝાઇન વિકાસ અમલીકરણ અને મૂલ્યાંકન આપણે ADDIE ના તમામ પાંચ તબક્કામાં પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે જોઈશું અને આપણે અપેક્ષા રાખીએ છીએ કે ટેલ મોડ્યુલ2 ના સહભાગીઓ એસેસમેન્ટ ડિઝાઇન કરવામાં સમર્થ હશે જે અભ્યાસક્રમના પરિણામો સાથે સારી ગોઠવણીમાં છે આ મોડ્યુલ2 ના પરિણામો છે મોડ્યુલ3 અભ્યાસક્રમનાં પરિણામો મૂલ્યાંકન અને સૂચના વચ્ચે સારી ગોઠવણી સુનિશ્ચિત કરતા અભ્યાસક્રમના પરિણામો અને યોગ્યતા પ્રાપ્ત કરવા માટે મેરિલના સિદ્ધાંતોને અનુસરીને ડિઝાઇન સૂચના મોડ્યુલ4 વિભાગ સ્તરે એનબીએ માન્યતા માટે તૈયાર કરો અને સંસ્થા સ્તરે એનએએસી માન્યતા માટે પણ તૈયારી કરો આ અભ્યાસક્રમ એન્જિનિયરિંગ કોલેજોમાં કાર્યરત શિક્ષકો મહત્વાકાંક્ષી શિક્ષકો શિક્ષણ ટેકનોલોજીમાં કારકિર્દી બનાવવા માંગતા સ્નાતક વિદ્યાર્થીઓ અને કોર્પોરેટ શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓને શિક્ષણ તકનીકીઓ અને તાલીમ કાર્યક્રમો આપતી કંપનીઓ માટે ઉપયોગી થશે આ દિવસોમાં ભારતમાં ઘણી કંપનીઓ આવી રહી છે જે કોર્પોરેટ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ માટે કાર્યક્રમોની રચના અને સંચાલન કરવાનો પ્રયાસ કરી રહી છે આપણે કેટલીક શરતો વિશે સ્પષ્ટ રહેવાની જરૂર છે આપણે ચોક્કસ શબ્દોને નીચે દર્શાવવાનો પ્રયત્ન કરીશું જેના માટે લોકો સામાન્ય રીતે અન્ય શબ્દોનો ઉપયોગ કરે છે ચાલો જોઈએ કે એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સ શું છે એન્જિનિયરિંગ પ્રોગ્રામ એ ચાર વર્ષની શિક્ષણ અને શીખવાની પ્રવૃત્તિ છે જે 12 મા ધોરણના સ્નાતકોને એન્જિનિયરિંગ ડિગ્રીના પુરસ્કાર માટે લાયક બનાવી શકે છે જ્યારે તમે કોઈ પ્રોગ્રામ કહો છો ત્યારે તે હંમેશા વર્તમાન સમયના સંદર્ભમાં ડિગ્રી તરફ દોરી જાય છે એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સ આપવા માટે જરૂરી છે આનો આપણે પહેલાથી મોડ્યુલ1 માં ઉલ્લેખ કર્યો છે જાણકારીકુશળતા અને વલણ આપે છે અને 12 મા ધોરણના સ્નાતકોને સારા એન્જિનિયરની લાક્ષણિકતાઓ પ્રાપ્ત કરવા માટે સુવિધા આપે છે સારા એન્જિનિયરની લાક્ષણિકતાઓ કોણ વ્યાખ્યાયિત કરે છે તેઓ રાષ્ટ્રીય માન્યતા બોર્ડ દ્વારા ઓળખાય છે તેઓ પ્રોગ્રામ પરિણામ શબ્દનો ઉપયોગ કરે છે એટલે કે કાર્યક્રમનાં પરિણામો એક સારા એન્જિનિયરની લાક્ષણિકતાઓ રજૂ કરે છે જે આજે સમજાય છે આ સમયાંતરે થોડો બદલાતો રહી શકે છે એવું નથી કે તમે પ્રોગ્રામના પરિણામો એકવાર લખો અને તે કાયમી છે જેમ જેમ ટેકનોલોજી બદલાય છે તેમ એન્જિનિયરોની ભૂમિકા બદલાય છે કાર્યક્રમના પરિણામોની પ્રકૃતિ પણ સમય સાથે બદલાતી રહેશે ભારતમાં એન્જિનિયરિંગ કાર્યક્રમો દરેક શિક્ષકે આ બાબત ખૂબ જ સ્પષ્ટ હોવી જરૂરી છે AICTE દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ ડિઝાઇન અને સંચાલન કરવાની જરૂર છે AICTE ટેકનિકલ શિક્ષણ માટે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ છે તેઓ અહીં શું માર્ગદર્શિકા આપે છે તેઓ પ્રોગ્રામ શીર્ષક સાથે સંબંધિત છે તેનો અર્થ એ કે તમે તમારા પ્રોગ્રામ માટે કયા શીર્ષકનો ઉપયોગ કરી શકો છો કમ્પ્યુટર સાયન્સમાં બી ટેક અથવા કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં બી ટેક તેથી આપણે જે પણ ડિગ્રી શીર્ષક આપીએ છીએ તે સામાન્ય રીતે સ્વીકારવું પડશે અલબત્ત AICTE પણ સમયાંતરે પ્રોગ્રામ ટાઇટલની યાદીમાં ફેરફાર કરતી રહેશે પરિણામ આધારિત શિક્ષણ કાર્યક્રમની અવધિ સેમેસ્ટર સિસ્ટમ ક્રેડિટની સંખ્યા કે જેના માટે કાર્યક્રમ તૈયાર કરવો છે અભ્યાસક્રમના ઘટકો ગ્રેડિંગ અને ભૌતિક માળખાકીય બાબતો અંગે માર્ગદર્શિકા આપવામાં આવી છે આ એઆઈસીટીઈ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા છે જ્યાં સુધી તમે તેનું પાલન ન કરો ત્યાં સુધી AICTE તમને તમારા વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગડિગ્રીના પુરસ્કાર માટે સંચાલન અને પુરસ્કાર અથવા લાયક બનાવવાની મંજૂરી આપશે નહીં આ ઉપરાંત રાજ્ય સરકારોની માર્ગદર્શિકા તેઓ રિઝર્વેશન ફી સ્ટ્રક્ચર અને પ્રવેશ અંગે છે ત્યાં ઘણા વધુ હોઈ શકે છે પરંતુ આ મુખ્ય માર્ગદર્શિકા છે જે રાજ્ય સરકાર આપે છે ભારતમાં મોટાભાગની કોલેજો અમુક યુનિવર્સિટી સાથે જોડાયેલી છે તે એક એવી યુનિવર્સિટી છે જે કોલેજોને નહીં પણ ડિગ્રીઓ આપે છે સિવાય કે કેટલાક કિસ્સાઓમાં જ્યાં તેઓ ખાનગી યુનિવર્સિટીઓ હોય અથવા જે સરકાર ક્યાં તો રાજ્ય અથવા કેન્દ્ર દ્વારા સ્થાપિત કરવામાં આવી હોય સંલગ્ન યુનિવર્સિટીમાં પ્રવેશ અભ્યાસક્રમ પરીક્ષાઓ મૂલ્યાંકન અને પરિણામોની જાહેરાતના સંદર્ભમાં માર્ગદર્શિકા અને કેટલીક મર્યાદાઓ હશે એન્જિનિયરિંગપ્રોગ્રામ્સ એઆઈસીટીઈ રાજ્ય સરકાર અને સંલગ્ન યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા હેઠળ ડિઝાઇન અને સંચાલિત કરવા પડશે જે દરેક શિક્ષક જાણે છે પરંતુ તેમને અનુરૂપ માળખામાં સમજવું પડશે જોકે પ્રોગ્રામ માટે એનબીએ માન્યતા મેળવવી ફરજિયાત નથી પરંતુ બહુમતી તમે પંચાણું ટકા કહી શકો છો કાર્યક્રમો એનબીએ માન્યતા માટે જવા માગે છે જો તમે તેને જરૂરિયાતોમાંથી એક તરીકે લો છો એનબીએસંસ્થાના વિઝનઅને મિશન વિશે વાત કરે છે એટલે કે સંસ્થાએ વિઝન અને મિશન લખવાનું છે તે કહેતું નથી કે તે દ્રષ્ટિ અને મિશન શું હોવું જોઈએ પરંતુ તેઓએ સંસ્થાની દ્રષ્ટિ અને મિશન વિભાગની દ્રષ્ટિ અને મિશન પ્રોગ્રામ શૈક્ષણિક ઉદ્દેશો પ્રોગ્રામ પરિણામો પ્રોગ્રામ વિશિષ્ટ પરિણામો અભ્યાસક્રમના પરિણામો અને તમે કેવી રીતે પ્રાપ્ત કરશો તે લખવું પડશે COs POs અને PSOs અને સામાન્ય રીતે ક્વોલિટી લૂપ બંધ કરીને ખાતરી કરો કે તમે સતત સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છો તેથી એનબીએ માન્યતાના તમામ પાસાઓ છે જેમ કે કોર્સ ડિઝાઇન અને સંચાલિત કરવા માટે દ્રષ્ટિઅને મિશન સિવાય બાકીની વસ્તુઓ મોડ્યુલ1 માં સંબોધવામાં આવી હતી ઓછામાં ઓછી પરિભાષા તેઓ શું છે તેઓ કેવી રીતે સંબંધિત છે વગેરે ઇજનેરી કાર્યક્રમો જો તમે OBE ની રજૂઆત પહેલા સમજવા માંગતા હો કે જે 2015 પહેલાની છે જ્યારે અનૌપચારિક રીતે થોડી સમજણ હતી પરંતુ એન્જિનિયરિંગપ્રોગ્રામ ડિઝાઇન કરવા માટે કોઈપણ એજન્સી અથવા સંસ્થા દ્વારા કોઈ માળખું ઓળખવામાં આવ્યું ન હતું ઉદાહરણ તરીકે જો તમે એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સ ઓફર કરતી કોઈપણ સંસ્થા દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજને જોશો તો ત્યાં કોઈ ફ્રેમવર્ક દસ્તાવેજ નથી કે જે કહે છે કે પ્રોગ્રામના ઉદ્દેશો શું છે પ્રોગ્રામના પરિણામો શું છે અથવા ઓછામાં ઓછો તેના માટે સમકક્ષ શબ્દ લખવામાં આવ્યો હતો માળખું ક્યાં તો અનૌપચારિક હતું અસ્થિર હવે આપણે કાગળના ટુકડા પર બધું જણાવવું જરૂરી છે તેથી ફ્રેમવર્ક વિશે સ્પષ્ટતા હશે જેમાં પ્રોગ્રામ અને કોર્સ ડિઝાઇન અને ઓફર કરવામાં આવે છે પ્રોગ્રામ અથવા કોર્સ લેવલ પર કોઈ માપદંડની ઓળખ કરવામાં આવી ન હતી જે પૂરી થવી જરૂરી હતી આનાથી એવી સ્થિતિ ઉભી થઈ કે એક સ્વાયત્ત સંસ્થામાં વિદ્યાશાખામેમ્બરને કોર્સની ડિઝાઇન અને આચરણ બાબતે સંપૂર્ણ સ્વતંત્રતા છે કોઈ પણ વસ્તુ માટે જવાબદાર નથી હું ફક્ત એક અભ્યાસક્રમ પસંદ કરું છું મારો અભ્યાસક્રમ તૈયાર કરું છું અને હું જે વિષયને શ્રેષ્ઠ માનું છું તે રીતે ઓફર કરું છું વિષયના દૃષ્ટિકોણથી અથવા મારા મનમાં જે લક્ષ્યો છે તે લક્ષ્યો પણ ખાસ કરીને જણાવેલા નથી સંપૂર્ણ સ્વાયત્તતાનો આ અધિકાર અને માળખાની જરૂર નથી હજુ પણ મોટાભાગના વિદ્યાશાખાસભ્યો સાથે ચાલુ છે આ જ કારણ છે કે કોઈ માળખા વગર કામ કરવાની આદત પડ્યા પછી ઘણા વિદ્યાશાખા સભ્યો કોઈ પણ માળખું પૂરું પાડવામાં થોડું અવરોધ અનુભવી શકે છે આપણે હાલમાં તે પાસાને જોઈશું અભ્યાસક્રમોને આ વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે અભ્યાસક્રમના ઘટકોમાં મૂળભૂત વિજ્ઞાનનો સમાવેશ થાય છે કેટલા અભ્યાસક્રમો કયા અભ્યાસક્રમો આપેલ પ્રોગ્રામ પર આધાર રાખે છે જે એનબીએ અથવા એઆઈસીટીઈ દ્વારા જણાવેલ નથી પરંતુ મૂળભૂત વિજ્ઞાનના ઘટક છે મૂળભૂત વિજ્ઞાન સામાન્ય રીતે ભૌતિકશાસ્ત્ર રસાયણશાસ્ત્ર ગણિત જીવવિજ્ઞાન જેવી વસ્તુઓ બનાવે છે માનવતા અને સામાજિક વિજ્ઞાનમાં ભાષા અને વ્યવસ્થાપન અને અન્ય કોઈપણ સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે ઇજનેરી વિજ્ઞાનન વ્યાવસાયિક મુખ્ય વ્યાવસાયિક વૈકલ્પિક ખુલ્લા વૈકલ્પિક અને એક પ્રોજેક્ટ આ વ્યાપક અભ્યાસક્રમના ઘટકો છે તેથી જ્યારે પણ કોઈ વ્યક્તિ અભ્યાસક્રમ ડિઝાઇન કરે છે ત્યારે સૌપ્રથમ જે કોઈ કરે છે તે સમગ્ર કાર્યક્રમનો ક્રેડિટ આ અભ્યાસક્રમના ઘટકો હેઠળ વહેંચવામાં આવે છે કુલ પ્રોગ્રામની કેટલી ક્રેડિટ મૂળભૂત વિજ્ઞાનનને ફાળવવામાં આવે છે અભ્યાસક્રમમાં કેટલાક અભ્યાસક્રમો હશે આમાંની એક કેટેગરી હેઠળ મૂકવામાં મુશ્કેલી પડી શકે છે પરંતુ ઘણી બધી શ્રેણીઓ બનાવી શકાતી નથી કેટલીકવાર અમને કોઈ ચોક્કસ અભ્યાસક્રમ હેઠળ આવવું જોઈએ કે નહીં તે નક્કી કરવામાં મુશ્કેલી પડે છે ઇજનેરી વિજ્ઞાનન અથવા મૂળભૂત વિજ્ઞાન અથવા તેને મૂળમાં સ્થાનાંતરિત કરવું જોઈએ આવા મુદ્દાઓ હંમેશા રહેશે પરંતુ સાત સત્તાવાર કેટેગરીઓ છે જે ઓળખી નાખવામાં આવી છે અને તમામ અભ્યાસક્રમો આ સાત કેટેગરીઓમાંથી એક હેઠળ મૂકવા પડશે ઓછામાં ઓછું હવે આપણે કહી શકીએ કે AICTE સંબંધિત છે BE પ્રોગ્રામમાં લગભગ 160 ક્રેડિટનો ક્રેડિટ લોડ હશે એટલે કે તે 160 વધુ અથવા ઓછા હોઈ શકે છે જો કે અત્યાર સુધી મોટી સંખ્યામાં કાર્યક્રમો કાર્યરત છે જે કાગળ પર 260 ક્રેડિટ સુધી છે તેમ છતાં તેમની ક્રેડિટ વ્યાખ્યા બદલાતી રહેશે પરંતુ ભારતમાં મોટાભાગના કાર્યક્રમો 200 ક્રેડિટ્સ સુધી કાર્યરત છે અને તાજેતરના ભૂતકાળમાં તેઓ 160 ની આસપાસ પાછા આવી રહ્યા છે ઘણા કાર્યક્રમો 160 વધુ અથવા ઓછા 5 160 વધુ 10 પર પાછા આવ્યા છે તેઓ તે અંદર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે આ ક્રેડિટ્સ તમે ગમે તે નંબર પસંદ કરો છો તે અભ્યાસક્રમના ઘટકો પર વહેંચવામાં આવે છે એનબીએ દ્વારા ઓળખાતા પીઓ અભ્યાસ બોર્ડ દ્વારા ઓળખાયેલા પીએસઓ અને યુનિવર્સિટી એઆઈસીટીઈ અને યુજીસીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ તમારી પાસે અવરોધો છે ઉદાહરણ તરીકે યુજીસી કહે છે કે તમારે ઇકોલોજી અથવા પર્યાવરણ પર અભ્યાસક્રમ રાખવો પડશે કેટલીકવાર યુનિવર્સિટી કહી શકે છે કે દરેક વિદ્યાર્થીએ સ્થાનિક ભાષામાં એક અભ્યાસક્રમમાંથી પસાર થવું પડશે અને કેટલીકવાર યુનિવર્સિટી પણ પ્રતિબંધિત કરી શકે છે કે ખાસ કરીને વ્યાવસાયિક નૈતિકતા પર આધારિત અભ્યાસક્રમ હોવો જોઈએ તે હદ સુધી આમાંની કોઈપણ એજન્સીઓ તરફથી આવનારી આવશ્યકતાઓ છે અને આપણે POs અને PSOs વિશે વાત કરી છે PO ને NBA દ્વારા ઓળખવામાં આવે છે અને PSOs ને પ્રોગ્રામ સાથે સંકળાયેલા બોર્ડ ઓફ સ્ટડીઝ દ્વારા ઓળખવામાં આવે છે અભ્યાસક્રમોની અંતિમ પસંદગી બોર્ડ ઓફ સ્ટડીઝ દ્વારા કરવામાં આવશે અને તેઓએ આ સાત કેટેગરીઓ હેઠળ અભ્યાસક્રમો મૂકવા પડશે જેની આપણે વાત કરી હતી અભ્યાસક્રમો 3 0 0 અથવા 3 1 0 3 0 1 અને તેથી આગળ આપી શકાય છે ઉદાહરણ તરીકે પ્રોજેક્ટ માટે 0 0 12 અથવા 0 0 8 ગમે તે નંબર ફાળવવામાં આવે છે અગાઉના અભ્યાસક્રમોમાં 100 ગુણ 150 ગુણ અને તેથી વધુ ગુણ હતા અહીં તેઓ ક્રેડિટની સંખ્યા અને વિદ્યાર્થીને મળતા ગ્રેડ દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે CBCS યોજના અંતર્ગત વિદ્યાર્થી પાસે વિશાળ શ્રેણીના અભ્યાસક્રમો વૈકલ્પિક ની એક્સેસ હોવી જોઈએ જેમાંથી તે પસંદ કરી શકે બીજું એક પાસું જે તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે તે છે શિક્ષણ સપ્તાહોની સંખ્યા ધ્યાનમાં રાખો કે આપણે શિક્ષણ સપ્તાહને કામના અઠવાડિયા નહીં કહીએ છીએ સામાન્ય રીતે 90 કામકાજના દિવસો મોટાભાગના સેમેસ્ટરનો ધોરણ છે આપણે આંતરિક પરીક્ષાઓ ચલાવી રહ્યા છીએ તે તમામ 90 દિવસોમાં આપણે ભણાવીશું નહીં કેટલીક પ્રારંભિક રજાઓ છે પછી તમારી અંતિમ પરીક્ષા છે અને બીજું તે બધાને ધ્યાનમાં લેતા સેમેસ્ટરમાં શિક્ષણ સપ્તાહોની સંખ્યા 14 થી 15 આવે છે આ કેમ મહત્વનું છે તમામ વિદ્યાર્થીઓ દ્વારા સંતોષકારક રીતે સંબોધિત કરી શકાય તેવા કોર્સની સામગ્રી આ નંબરને ધ્યાનમાં રાખીને પસંદ કરવી જોઈએ જો હું સામગ્રીને અનિશ્ચિત સમય માટે વધારી દઉં કારણ કે એક શિક્ષક તરીકે હું જે શીખવું જોઈએ તે બધું ધ્યાનમાં લઉં છું પરંતુ 14 થી 15 અઠવાડિયા દરમિયાન હું યોગ્ય ન્યાય કરી શકીશ નહીં તે ધ્યાનમાં રાખવું જોઈએ કે વર્ગખંડની ક્રિયાપ્રતિક્રિયાઓ માટે ઉપલબ્ધ અઠવાડિયાની સંખ્યા 14 અથવા 15 છે અને સામગ્રીને તે મુજબ ગોઠવવી પડશે ક્રેડિટ અને અભ્યાસક્રમ એક ક્રેડિટ એક સેમેસ્ટર પર દર અઠવાડિયે એક વર્ગખંડનું સત્ર એક સેમેસ્ટર પર સપ્તાહ દીઠ એક કલાક ટ્યુટોરીયલ અથવા એક સેમેસ્ટર પર સપ્તાહ દીઠ બે કલાક લેબોરેટરી કામ છે અને આનું ચુસ્તપણે પાલન કરવું પડશે આ UGC સ્તરથી બરાબર છે AICTE સ્તરે આ બધા લાગુ છે કોઈપણ સંસ્થાકોલેજે ક્રેડિટની આ વ્યાખ્યામાંથી વિચલિત થવું જોઈએ નહીં ક્રેડિટની સંખ્યાને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમના અભ્યાસક્રમને ઓળખવાની જરૂર છે કેટલાક અભ્યાસક્રમો 2 0 0 છે અથવા કેટલાક અભ્યાસક્રમો 3 1 0 છે ક્રેડિટ્સ અને સંદર્ભની સંખ્યાના આધારે અહીં સંદર્ભ વિદ્યાર્થીઓની ગુણવત્તા માળખાકીય સુવિધાઓ સંબોધિત POs અને વિચારણામાં વિષયની પ્રકૃતિનો સંદર્ભ આપશે જો વિષય અત્યંત ગાણિતિક હોય અને ખૂબ જ મુશ્કેલ ખ્યાલો સામેલ હોય અથવા કોર્સમાં ખૂબ જ જટિલ પ્રક્રિયાઓ સામેલ હોય પછી દેખીતી રીતે સામગ્રીને તે મુજબ ગોઠવવી પડશે કારણ કે વિષયને તે જરૂરી છે અભ્યાસક્રમનો અભ્યાસક્રમ આ વિચારણાઓ દ્વારા નક્કી કરવાની જરૂર છે વ્યાપકપણે આપણે જાણકારીના વર્ગોના આધારે કોર્સને બે કેટેગરીમાં વહેંચવાની જરૂર છે ઉદાહરણ તરીકે માનવતા સામાજિક વિજ્ઞાન મૂળભૂત વિજ્ઞાન અને ઇજનેરી વિજ્ઞાનનના અભ્યાસક્રમો જાણકારીના ચાર સામાન્ય શ્રેણીઓ સાથે વ્યવહાર કરે છે જેમ કે તથ્યોત્મક વૈચારિક પ્રક્રિયાગત અને આધ્યાત્મિક જ્યારે પ્રોફેશનલ કોર્સ પ્રોફેશનલ ઈલેક્ટિવ્સના અભ્યાસક્રમો એન્જિનિયરિંગ નોલેજ ની ચાર વિન્સેન્ટી કેટેગરીઓ સાથે વ્યવહાર કરે છે જેમાં મૂળભૂત ડિઝાઇન સિદ્ધાંતો માપદંડ અને સ્પષ્ટીકરણો પ્રાયોગિક મર્યાદાઓ અને ડિઝાઇન ઇન્સ્ટ્રુમેન્ટલિટીઝનો સમાવેશ થાય છે જ્યારે તમે વૈકલ્પિક ખોલવા માટે આવો છો ત્યારે ખુલ્લી વૈકલ્પિક ડિઝાઇન પ્રથમ કેટેગરી અથવા એન્જિનિયરિંગ કેટેગરીની હોઈ શકે છે તે કોર્સ ડિઝાઇનરની પસંદગી છે વિદ્યાર્થીઓ સારી રીતે શીખે છે જ્યારે તેઓ કોર્સના અંતે શું કરવા માટે સક્ષમ હોવા જોઈએ તે વિશે સ્પષ્ટ હોય છે આ અભ્યાસક્રમના પરિણામો તરીકે લખવામાં આવે છે મૂલ્યાંકન તેઓ શું કરે તેવી અપેક્ષા છે તેની સાથે ગોઠવણી છે અને સૂચનાત્મક પ્રવૃત્તિઓ તેમને પ્રાપ્ત કરવા માટે અપેક્ષિત છે તે પ્રાપ્ત કરવા માટે તેમને સરળ બનાવવા માટે ડિઝાઇન અને હાથ ધરવામાં આવે છે આ એક સારા અભ્યાસક્રમના સિદ્ધાંતો છે આ મોડ્યુલના એકમ 2 માં આપણે સારા અભ્યાસને સરળ બનાવવા માટે કોર્સ ડિઝાઇનની ભૂમિકા રજૂ કરીએ છીએ જે કોર્સ ડિઝાઇનનો હેતુ છે તમારા ધ્યાન માટે ખૂબ ખૂબ આભાર